તેથી આપણે FDTD માં ડીસ્પર્ઝીવ મટીરીયલને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરવું તે અંગેની આપણી ચર્ચા ચાલુ રાખીશું તેથી અત્યાર સુધી આપણે જે કર્યું તે એ હતું કે જેમાં આપણે Debye મોડલથી શરૂઆત કરી હતી અને એક વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દરેક Yee સેલનું પોતાનું મૂલ્ય છે તેથી આને ડેટા સ્ટ્રક્ચર્સમાં ધ્યાનમાં રાખવું પડશે જે તમારી પાસે સ્ટોર કરે છે તે એલોબરેટ ડેટા સ્ટ્રક્ચર હોવું જરૂરી છે તેથી ઉદાહરણ તરીકે તમારે કયા નંબરો સ્ટોર કરવા પડશે દરેક Yee સેલ માટે તમારે સ્ટોર કરવું પડશે આ ત્રણ છે તે ત્રણ પેરામીટર મોડલ છે તેથી આપણે શું કર્યું આપણે આ Debye મોડલ લીધું આપણે તેનું ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ લીધું અને ટાઈમ ડોમેનમાં D મેળવવા માટે તેને D ના સંબંધમાં સબ્સ્ટીટ્યુટ કર્યું એકવાર મને ટાઇમ ડોમેનમાં D મળી જાય પછી હું ફાઈનાઈટ ડીફરન્સ લઈ શકું છું અને અહીં મેક્સવેલ ના ઇક્વેશનનો ઉપયોગ કરી શકું છું આપણે આ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેનું સંપૂર્ણ કારણ એ છે કે કોઈક રીતે આપણે સમગ્ર ફિલ્ડની હિસ્ટ્રીને સ્ટોર કરવાનું એવોઈડ કરવા માંગીએ છીએ અત્યારે મારી પાસે જે એક્સપ્રેશન છે તે તેને એવોઈડ કરતુ નથી કારણ કે પાછલા સમયના તમામ ઈન્સ્ટનસીસ માટેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હજુ પણ સ્ટોર્ડ થઈ રહ્યું છે તો ચાલો હવે જોઈએ આ એક્સપ્રેશન સાથે આપણે શું કરી શકીએ તેથી હવે જે ફોલો કરે છે તે માત્ર એલ્જેબ્રા નું થોડુંક જ છે હવે આ સમગ્ર મેથ્સને થોડું સરળ બનાવવા માટે હું એક નવું ઓક્ઝીલરી વેરીએબલ ડીફાઇન કરવા જઈ રહ્યો છું તો આ આખો સરવાળો અહીં તમે બરાબર જુઓ છો હું તેને ફક્ત અનુકૂળતા માટે નવા વેરીએબલ દ્વારા કૉલ કરવા જઈ રહ્યો છું અને પછી હું શું કરી શકું અપડેટ સમીકરણમાં મારે શું જોઈએ છે હું અન્ય દરેક બાબતમાં નો રીલેશન ઇચ્છું છું તે FDTD ની ફિલોસોફી છે તો આ મને D માં રસ નથી મારે E અને H વચ્ચે રીલેશન જોઈએ છે તેથી હું મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કરું છું અને મારે આને શું બદલવું જોઈએ તેથી આ છે તેને અને વડે રિપ્લેસ કરવું જોઈએ તેથી આ ની સમાન હોવું જોઈએ તેથી તે માત્ર નો ડીફરન્સ છે તો આ સમગ્ર એક્સપ્રેશનમાંથી હું એક્સ્ટ્રેક્ટ કરી શકું છું મારે શું કાઢવું છે હું પાસ્ટના તમામ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના સંદર્ભમાં માટે રીલેશન ઈચ્છું છું તો શું હું તે કરી શકું હું કરી શકું છું કે આ એક્સપ્રેશનમાં અહીં કેટલા પ્લેસીસ દેખાય છે 1 2 3 અથવા ઘણી વખત માત્ર એક જ વાર કારણ કે સમીકરણ ક્યારેય સુધી પહોંચતું નથી m સમીકરણ ક્યારેય પહોંચતું નથી તેથી હું એક બાજુ પર ખેંચી શકું છું બાકીનું બધું જમણી બાજુએ ખસેડો તેથી હું કરી શકું છું હું કરીશ આ એકદમ સરળ મેનીપ્યુલેશન છે તેથી હું આને જમણી બાજુએ ખસેડીશ તેથી હું ફાઈનલ એક્સપ્રેશનને આ રીતે લખી શકું છું તેથી આ એક્સપ્રેશનને થોડી કોમ્પેક્ટ દેખાવા માટે હું શા માટે આ રજૂ કરું છું તેનો એક ભાગ તમે જોઈ શકો છો નહિંતર તે ખૂબ જ ખરાબ દેખાશે તેથી FDTD ફિલોસોફીમાંથી ચાલો મને પ્રેઝન્ટ કહેવા દો અને આ આખી વાત પાસ્ટ છે તેથી FDTD માં ફિલોસોફી પ્રેઝન્ટ અને ટાઈમના સ્ટેપ પર જવા માટે પાસ્ટનો ઉપયોગ કરવાનો છે તેથી હજી પણ આ એવી વસ્તુ નથી જેને હું કોડ પર અમલમાં મૂકી શકું કારણ કે અહીં જે ટર્મ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે તે છે આ વ્યક્તિ તેની પાસે પાસ્ટના તમામ ઇલેક્ટ્રિક ફિલ્ડનો સરવાળો છે જે મને જોઈતો નથી તેથી હવે ચાલો આપણે એલ્જેબ્રા નો થોડો વધુ પ્રયાસ કરીએ કે આપણે વસ્તુઓને વધુ કેવી રીતે સરળ બનાવી શકીએ તેથી ચાલો જોઈએ કે આપણી પાસે શું છે તેથી મા તમે નોટીસ કરો કે તે કરેક્ટ છે આ એક્સપ્રેશન અહી જોવા મળે છે તેથી હું આ ટર્મને અહીં બીજી રીતે કહીશ ત્યાં ઘણી બધી સિમ્પલીફીકેશન છે જે આપણે કરવાની જરૂર છે તેથી હું આને કૉલ કરવા જઈ રહ્યો છું તે શા માટે છે તમારો મતલબ શું છે વિદ્યાર્થી psi બાર તેથી આ આપણે તેને આ રીતે લખ્યું તેથી આપણું એક્સપ્રેશન જે હું હમણાં જ અગાઉથી લખીશ જે હતું તો શું આ એક ઇન્ટિગ્રલ જેવું દેખાય છે જે હું કરી શકું સ્ટ્રેટ આગળ જમણી તરફ જુઓ તે બિલકુલ કોમ્પલીકેટેડ લાગતું નથી તેથી તે માત્ર એક એક્સ્પોનેન્શીયલ છે તેથી હું તેને ઇન્તીગ્રેટ કરી શકું છું તમે કેટલી ટર્મ્સની અપેક્ષા કરો છો વિદ્યાર્થી ચાર જ્યારે હું ઇન્તીગ્રેટ કરીશ ત્યારે દરેક એક્સ્પોનેન્શીયલ માટે ચાર ટર્મ્સ હશે મને બે એક્સ્પોનેન્શીયલ મળશે બે લીમીટ ની ટર્મ મળશે વિદ્યાર્થી અને ત્યાં એક કોમન પણ હશે વિદ્યાર્થી હા m 1 ખરું તેથી મારે ત્રણ ટર્મ્સ ની અપેક્ષા રાખવી જોઈએ જ્યારે હું આ ઇન્ટિગ્રલ નું ઇવેલ્યુએટ કરું છું ત્યારે શું થાય છે તેની અપેક્ષા રાખવા માટે તેથી આ એક્સપ્રેશન મને લખવા દો

તેથી મેં ચારેય ટર્મ્સને ત્રણ ટર્મ્સમાં કમ્બાઈન કરીને બરાબર રાખી છે તેથી આ છે તો આ બધું કર્યા પછી એ નોટ કરવું ઈંટરેસ્ટીગ છે કે આ એક્સપ્રેશનમાં m ક્યાં દેખાય છે મારી પાસે ઘણી બધી ટર્મ છે પરંતુ અહીં ફક્ત એક જ ટર્મમાં m દેખાય છે આ એકમાત્ર પ્લેસ છે જ્યાં m દેખાય છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો હું આને જોઉં જો હું જોઉં તો m શબ્દ અહીં જ દેખાય છે ધારો કે મારે ગણતરી કરવી છે તો શું થશે ત્યાં માત્ર એક m1 હશે તો આ શું રીસેમ્બલ ધરાવે છે તે કેવા પ્રકારની સીરીઝ જેવું લાગે છે જીઓમેટ્રીક પ્રોગ્રેશન દરેક ટર્મ માત્ર એક કોન્સ્ટંટ ટર્મનો ગુણાકાર કરીને મેળવવામાં આવે છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ s જીઓમેટ્રીક પ્રોગ્રેશન જેવું લાગે છે અને તે એક એવી વસ્તુ છે જે આપણને ઘણી મદદ કરશે કારણ કે આપણે જાણીએ છીએ કે GPના કન્ઝીક્યુટીવ ટર્મ્સનો રેશિયો m થી ઈન્ડીપેન્ડંટ છે તેથી જો હું જોઉં તો આ રેશિયો શું હોવો જોઈએ વિદ્યાર્થી હા m ત્યાં ના હોવું જોઈએ તેથી અહિયાં હું આ એક્સપ્રેશનને માટે લખી શકું છું હું તેને આ રીતે લખી શકું છું તેથી હું આ ઓબ્ઝર્વેશન નો ઉપયોગ કરવા માંગુ છું જે મારી પાસે છે મેં અત્યાર સુધી કંઈ પણ સારું કર્યું નથી હવે આ સમ્મેશનમાં હું શું કરી શકું છું કે હું તેના બદલે એક નવું સમ્મેશન વેરીએબલ રજૂ કરી શકું છું આના માટેના સમ્મેશનમાં જુઓ મારું m એ 0 થી કંઈક બીજી તરફ જઈ રહ્યું છે અને જે રીતે મેં તેને અહીં લખ્યું છે તે હવે m તરફ જઈ રહ્યું છે 1 થી કંઈક બીજી તરફ જો હું તેને 0 થી નીચે લાવવા માંગુ છું તો મારે એક નવું વેરીએબલ રજૂ કરવાની જરૂર છે તેથી ચાલો તેને કૉલ કરીએ તેથી આ ટર્મને સમીકરણની બહાર લઈ શકાય છે કારણ કે તે p પર આધાર રાખતો નથી તેથી આ વ્યક્તિને અહીંથી બહાર લઈ જઈ શકાય છે હવે ફાઈનલ સ્ટેપ તરીકે હું માની લઉં કે હું તેના પર પાછો જઈ શકું છું સારું મારે પાછા જવાની જરૂર નથી તેથી હવે અહીં હું રિપ્લેસ કરી શકું છું તેને રિપ્લેસ કરવાની જરૂર નથી તો મારું એક્સપ્રેશન શું બને છે શું કોઈ ઓળખે છે કે જમણી બાજુનું આ એક્સપ્રેશન ખાસ કરીને આ એક્સપ્રેશન જેવું દેખાય છે આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન જુઓ કંઈક કોમન છે

તે છે આપણે જે કર્યું તે સ્પષ્ટ છે અને આની કી જે હતી તે જીઓમેટ્રીક પ્રોગ્રેશન હતું તેણે મને ફક્ત એક ટર્મને દૂર કરવા અને તેને પાછલી ટર્મ જેવું બનાવવાની મંજૂરી આપી તો ચાલો આ ફાઈનલ એક્સપ્રેશનને ફરી એક વાર લખીએ અને પછી આપણે તેના ઈમ્પલીકેશન જોઈ શકીએ છીએ તો આ બધા એલ્જેબ્રા કર્યા પછી આપણે શું મેળવ્યું તેથી જ્યારે હું આ એક્સપ્રેશનને જોઉં છું ત્યારે મને થી ઇવેલ્યુએટ કરવાની જરૂર છે કે મને પાસ્ટના તમામ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર છે હવે જ્યારે હું આ એક્સપ્રેશનને જોઉં છું કંઈક એક પાસ્ટ અને બીજું કંઇક બદલાયું છે વિદ્યાર્થી અને એક આ પણ હા તો શું તેમાં ઈમ્પ્રુવમેંટ છે તેથી મારે આમ કરવાની જરૂર નથી મારે તમામ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરવાની જરૂર નથી પરંતુ મારે એક નવું વેરીએબલ સ્ટોર કરવાની જરૂર છે જે છે ઇવેલ્યુએટ કરવા માટે મને ફક્ત જરૂર છે મારે જરૂર નથી વિદ્યાર્થી તો જુઓ અત્યાર સુધી શું હતું ઠીક છે અત્યાર સુધી આપણે સ્ટોર કરતા હતા આપણે શું સ્ટોર કરી રહ્યા હતા આપણે Es અને H ને સ્પેસ અને ટાઈમ ગ્રીડ પર સ્ટોર કરી રહ્યાં હતાં હવે આપણે સ્પેસ ટાઇમ ગ્રીડ પર E H અને psi કરવાનું છે તેથી મારો કોમ્પ્યુટેશનલ લોડ એક વધુ વેરીએબલથી વધ્યો છે જે મારે સ્ટોર કરવાનો છે હવે જો હું આને યોગ્ય રીતે શરૂ કરું તો દર વખતે જ્યારે હું psi નું મૂલ્યાંકન કરવા માંગુ છું ત્યારે મારે માત્ર એક પાસ્ટની કિંમતની જરૂર છે તે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપડેટ જેવું જ છે કરંટ E અને H મેળવવા માટે મને ઇલેક્ટ્રિક ફિલ્ડની એક પાસ્ટની કિંમત અને મેગ્નેટિક ફિલ્ડની એક પાસ્ટની કિંમતની જરૂર છે તે જ વસ્તુ હવે થઈ રહી છે મારી કિંમત વધુ એક ઓક્ઝીલરી વેરીએબલ સ્ટોર કરવાનું છે તેથી પ્લસ પોઈન્ટ એ છે કે E અને H ની સંપૂર્ણ હિસ્ટ્રી સ્ટોર કરવાની જરૂર નથી અને માઈનસ પોઈન્ટ એ એક નવું ઓક્ઝીલરી વેરીએબલ સ્ટોર કરવાનું છે જે છે વિદ્યાર્થી અરે વાહ કેટલી સારી રીતે તમે એકવાર તેને શરુ કરો તેથી મારો મતલબ છે કે તમારી પાસે અહીંની માટેની ડેફીનેશન છે તેથી તમે જોઈ શકો છો તેથી ઉદાહરણ તરીકે તેથી હું તમને કહીશ કે ત્યાં એ છે તેથી આ તમારું માટેનું નવું અપડેટ સમીકરણ છે હા સારું હું કેવી રીતે કરી શકું ના તેનો પ્રશ્ન એ છે કે હું પ્રથમ સ્થાને કેવી રીતે મેળવી શકું હા તેથી પ્રથમ સ્થાને psi મેળવવા માટે મને ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર છે અને અહીં લીલા એરો માં આ એક્સપ્રેશન છે એકવાર મને તે મળી જાય પછી મારાથી થઇ જશે અને પછી મારે આ સમીકરણનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી તમે આને આ કહી શકો છો અપડેટને બદલે અમે આને પ્રારંભિક સમીકરણ કહી શકીએ છીએ અને પછી આ માટે અપડેટ સમીકરણ બની જાય છે તેથી આપણે આના પરિણામે શું કર્યું છે આપણે ચાલી રહેલ રકમના ઇન્ટિગ્રલ કોન્વોલ્યુશનને ઘટાડ્યું છે શું આપણે તેના પર પહોંચવા માટે કોઈ એપ્રોક્સીમેશન કર્યો છે તેથી આ એટલું જ એક્યુરેટ છે કે જો તમે તમામ ઈલેક્ટ્રિક ફિલ્ડની હિસ્ટ્રીને સ્ટોર કરવા ઈચ્છતા હોવ તો ઈલેક્ટ્રિક ફિલ્ડના હિસ્ટ્રીમાંથી કન્વ્યુલેશનથી લઈને આ ચાલી રહેલા સમ્મેશન સુધી કોઈ એપ્રોક્સીમેશન બાંધવામાં આવતો નથી તેથી આપણે માત્ર એક જ કિંમત ચૂકવવાની છે હા સ્ટોર કરો એક નવું વેરિયેબલ અને તેથી આ એઝંપશન હતું Debye મોડેલ અન્ય પ્રકારના રેઝોનન્સ શક્ય છે તેથી ઉદાહરણ તરીકે એવા અન્ય છે જે વધુ સામાન્ય લોરેન્ટ્ઝિયન રેઝોનન્સ છે તેથી હકીકતમાં ગ્રિફિથ્સના રેફરન્સમાં જે હું તમને આપું છું તે લોરેન્ટ્ઝિયન રેઝોનન્સ મેળવે છે તેથી તેમની પાસે મેળવવા માટે તેમના પોતાના અપડેટ સમીકરણો છે મારો મતલબ છે કે તેમની પાસે અપડેટેડ સમીકરણ મેળવવા માટે તેમનું પોતાનું એલ્જેબ્રા છે પરંતુ આપણે આમાં તેની સાથે ડીલ કરીશું નહીં છે જેમાં તમે FDTD ઇક્વેશન સોલ્વ કરી શકો છો તે 1 D 2 D 3 D માટે લખાયેલું છે તેને MEEP કહેવામાં આવે છે આ MIT ખાતે Ab Initio જૂથ દ્વારા છે જ્યાં મારો મતલબ છે કે તે ખૂબ જ ફ્લેક્સીબલ અને તેનો ઓપન સોર્સ છે તેથી તમે જાણો છો કે તમે જઈ શકો છો કે તેઓએ વિવિધ અપડેટ સમીકરણો અને બધાને કેવી રીતે અમલમાં મૂક્યા છે અને તે વિવિધ પ્રકારના રેઝોનન્સને હેન્ડલ કરી શકે છે તેથી મારો મતલબ એ છે કે તે રીસર્ચ હેતુઓ માટે એક્સ્ટેન્શીવલી ઉપયોગમાં લેવાય છે તેથી ફક્ત આ નામને ગૂગલ કરો અને તમે તે કેવી રીતે કરવું તે શોધી શકશો તે મૂળભૂત ભાષામાં લખાયેલ છે જેમાં તેણે તેનો અમલ કર્યો છે તે કંઈક છે જે બહુ સામાન્ય નથી તે સ્કીમ નામની ખૂબ જ વિલક્ષણ ભાષા છે તે સંકલિત ભાષા નથી તેથી C અથવા C થી વિપરીત એવું નથી કે તમે તેને કમ્પાઈલ કરી શકો અને પછી તેને ચલાવો તે થોડું પાયથન જેવું છે તે સ્ટેપ બાય સ્ટેપ થશે તેને ઇન્ટરપ્રીટ કરી શકાય છે તેમની પાસે C ઈન્ટરફેસ પણ છે જો તમને સ્પીડ જોઈતી હોય તો આ સોફ્ટવેર પર એક નજર નાખો